નમસ્કાર તેથી આજે આપણે આ લેક્ચર માં વિવિધ સર્કિટ એલિમેન્ટ્સ વિશે ચર્ચા કરીશું મૂળભૂત રીતે આપણા ઇલેક્ટ્રિકલ સર્કિટ્સના મુખ્ય પેસિવ એલિમેન્ટ્સ રેઝિસ્ટર કેપેસિટર અને ઇન્ડક્ટર resistor capacitor and inductor છે તો આજે આપણે રેઝિસ્ટર કેપેસિટર અને ઇન્ડક્ટર્સના વિવિધ ગુણધર્મો વિશે ચર્ચા કરીશું ચાલો આપણે રેઝિસ્ટર નામના પહેલા એલિમેન્ટ્ થી પ્રારંભ કરીએ તો ચાલો જોઈએ કે રેઝિસ્ટન્સ એટલે શું રેઝિસ્ટર એ ભૌતિક ગુણધર્મ અથવા કરંટ નો પ્રતિકાર કરવાની એલિમેન્ટ્ ની ક્ષમતા છે તો મૂળભૂત રીતે જ્યારે પણ કરંટ કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ્ માં વહે છે તે કરંટના પ્રવાહનો વિરોધ કરવાનો પ્રયાસ કરે છે તો એલિમેન્ટની તે પ્રોપર્ટીને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે હવે તમે આ રેઝિસ્ટન્સને કેવી રીતે રજૂ કરશો સિમ્બોલ R છે તો સામાન્ય રીતે તમે જોશો કે લિટરેચર માં સિમ્બોલ R નો ઉપયોગ સામાન્ય રીતે રેઝિસ્ટર માટે થાય છે અને તે ઓહ્મ માં માપવામાં આવે છે કોઈપણ મટીરીઅલ નો રેઝિસ્ટર એ એલિમેન્ટ્સના એરિયા તેમજ લંબાઈ પર આધારિત છે તો મૂળભૂત રીતે જો તમે એરિયા A અને લંબાઈ l ના કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ્ નો ક્રોસ વિભાગ જોશો તો તે પર્ટિક્યુલર એલિમેન્ટ્ નો રેઝિસ્ટન્સ RlA દ્વારા આપવામાં આવે છે તેનો અર્થ એ છે કે એ મટીરીઅલની રેઝિસ્ટીવીટી હશે જે ઓહ્મ મીટર એલિમેન્ટ્ની લંબાઈ અને તે એલિમેન્ટ્ના ક્રોસ સેક્શન એરિયા માં રજૂ કરવામાં આવે છે તો આ બે તે એલિમેન્ટ્ના ગુણધર્મો છે જે મટીરીઅલની રેઝિસ્ટીવીટી સાથે તે એલિમેન્ટ્ના રેઝિસ્ટન્સ નું મૂલ્ય શું છે તે નિર્ધારિત કરશે તો સામાન્ય સર્કિટ એલિમેન્ટ્સ માં રેઝિસ્ટન્સ સૌથી સામાન્ય છે અને વિવિધ સાહિત્ય અને પુસ્તકોમાં તમે રેઝિસ્ટન્સ માટે આ પ્રકારની આકૃતિ જોશો લિટરેચરમાં રેઝિસ્ટન્સ પ્રોપર્ટી કેવી રીતે આવી જ્યોર્જ સિમોન ઓહમ એ જર્મન ભૌતિકશાસ્ત્રી હતા જેમણે રેઝિસ્ટર માટે કરંટ અને વોલ્ટેજ વચ્ચેના સંબંધને વિકસાવ્યો હતો આ સંબંધને ઓહ્મનો નિયમ Ohm's law તરીકે ઓળખવામાં આવે છે જે જર્મન ભૌતિકશાસ્ત્રીએ આપ્યો હતો હવે ઓહમનો નિયમ શું કહે છે ઓહમનો નિયમ કહે છે કે કોઈ પર્ટિક્યુલર રેઝિસ્ટર પરનો વોલ્ટેજ V એ કરંટ જે તે રેઝિસ્ટરમાંથી વહેતો હોય છે તેની સાથે સીધો પ્રમાણસર હોય છે તો તમે સરળ રીતે રજૂ કરી શકો છો કે V કરંટ I ને સીધો પ્રમાણસર છે હવે ઓહ્મ એક કોન્સ્ટન્ટ વ્યાખ્યાયિત કરે છે જેને આ પર્ટિક્યુલર સમીકરણ માટે પ્રોપોરશનાલિટી કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે અને તે R દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી સમીકરણ ViR આવ્યું તો આ પ્રોપોરશનાલિટી કોન્સ્ટન્ટ તે એલિમેન્ટ્ નો રેઝિસ્ટન્સ હતો જેના દ્વારા કરંટ વહેતો હોય છે તો હવે ઉપરોક્ત સમીકરણથી તમે સરળતાથી કહી શકો છો કે રેઝિસ્ટન્સ R એ કંઇ નથી વોલ્ટેજ V ભાગ્યા કરંટ છે તો 1 ઓહ્મ માટે તમે શું કહો છો તમે કહો છો કે 1 ઓહ્મ એ એમ્પિયર દીઠ 1 વોલ્ટ છે હવે રેઝિસ્ટન્સ R નું મૂલ્ય શૂન્યથી અનંત સુધી બદલાઈ શકે છે હવે જો રેઝિસ્ટન્સ વેલ્યુ R શૂન્ય છે તો તેનો અર્થ એ કે તે પર્ટિક્યુલર એલિમેન્ટ્ શોર્ટ સર્કિટ છે તો આદર્શ રીતે જો તમે ઇલેક્ટ્રિકલ વાયર લો તો તમે માની લો છો કે R ની કિંમત શૂન્ય છે કારણ કે જો તમે તે વાયરને 2 નોડ્સ વચ્ચે જોડો તો 2 નોડ્સ શોર્ટ સર્કિટ બનશે જો કે આ ફક્ત આદર્શ સ્થિતિમાં છે કારણ કે વ્યવહારુ દૃશ્યમાં બધા ઇલેક્ટ્રિકલ વાયરને પોતાનો રેઝિસ્ટન્સ હોય છે જોકે અન્ય રેઝીસ્ટીવ એલિમેન્ટ્ની તુલનામાં તે નાનું છે પરંતુ તે ધ્યાનમાં લેવાની જરૂર છે પરંતુ આદર્શ સ્થિતિ હેઠળ આપણે ધારીએ છીએ કે તે એલિમેન્ટ્ની કિંમત શૂન્ય છે તો જ્યારે R ની કિંમત શૂન્ય હોય છે ત્યારે આપણે તેને સામાન્ય રીતે શોર્ટ સર્કિટ કંડિશન તરીકે કહીએ છીએ તો શોર્ટ સર્કિટની કંડિશન હેઠળ શું થશે V નું મૂલ્ય જે I R છે તે શૂન્ય બરાબર હશે તો તેનો અર્થ એ છે કે શોર્ટ સર્કિટ કંડિશન હેઠળ એલિમેન્ટ્ની એક્રોસ મા વોલ્ટેજ શૂન્ય હશે એ જ રીતે જો R નું મૂલ્ય અનંત હોય કારણ કે R શૂન્યથી અનંત સુધીનો હોઈ શકે છે આગળની બાઉંડ્રી કંડિશન હેઠળ જે R અનંતની બરાબર છે તે છે તો તમે સર્કિટને ઓપન સર્કિટ તરીકે માનશો તે ઓપન સર્કિટ કંડિશન હેઠળ કરંટ I શું હશે તમે શોધી શકો છો કે I ની કિંમત vR સિવાય બીજું કંઈ નથી અને આની કિંમત શૂન્ય બરાબર છે તો તેનો અર્થ એ કે ઓપન સર્કિટ કંડિશન હેઠળ તે એલિમેન્ટ્ દ્વારા વહેતો કરંટ શૂન્ય હશે હવે સર્કિટ એનાલિસિસ માં બીજું ઉપયોગી એલિમેન્ટ્ એ રેઝિસ્ટન્સ નો રેસિપ્રોકલ છે જેને કન્ડકટન્સ તરીકે ઓળખવામાં આવે છે અને G દ્વારા રજૂ થાય છે હવે તે પેરામીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે ઓળખે છે કે કેટલી સારી રીતે એલિમેન્ટ્ ઇલેક્ટ્રિક કરંટ ને પસાર કરી શકે છે તો તે રેઝિસ્ટન્સ R ની વિરુદ્ધ છે R એ કરંટ ના પ્રવાહનો વિરોધ કરવા માટે કોઈપણ એલિમેન્ટ્નો ગુણધર્મ છે જ્યારે કન્ડકટન્સ કહે છે કે કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ્ કરંટ ના પ્રવાહને કેટલી સારી રીતે પસાર કરી શકે છે તો વાહકનો એકમ સિમેન્સ માં આપવામાં આવે છે અથવા વૈકલ્પિક રીતે તમે મ્હોં કહી શકો છો મ્હોં કંઇ નહીં પરંતુ ઓહ્મનો વિરોધી છે હવે તે ગાણિતિકરૂપે G1Riv તરીકે વ્યક્ત કરી શકાય છે તો હવે કન્ડકટન્સ 1 સીમેન્સ અથવા 1 મ્હોં અથવા 1 વોલ્ટ દીઠ એમ્પીયર તરીકે વ્યક્ત કરી શકાય છે હવે એ જ રીતે રેઝિસ્ટન્સ ઓહ્મ તરીકે વ્યક્ત કરી શકાય છે તેનો અર્થ એ કે જો 1 રેઝિસ્ટરમાં 10 ઓહ્મ જેટલું રેઝિસ્ટન્સ હોય છે તે જ રીતે તમે કહી શકો છો તે એલિમેન્ટ્ નો કન્ડકટન્સ 0 1 મ્હોં છે હવે ચાલો જોઈએ કે તમે રેઝિસ્ટર દ્વારા ડીસીપેટેડ પાવર ની ગણતરી કેવી રીતે કરશો રેઝિસ્ટરમાં ડીસીપેટેડ પાવર રેઝિસ્ટન્સ R અને વોલ્ટેજ અને કરંટ જેવા એલિમેન્ટ્ની ટર્મ્સ માં વ્યક્ત કરી શકાય છે તો હવે પ્રથમ લેક્ચર માં આપણે પાવરનું સમીકરણ મેળવ્યું હતું જે pvi હતું હવે ઓહ્મનો નિયમ પરથી આપણને viR મળ્યું છે તો જો તમે આને જોડશો તો તમને પાવરનુ મુલ્ય pvii 2Rv 2R મળશે તો વૈકલ્પિક રૂપે ડીસીપેટેડ પાવર પણ કન્ડકટન્સ ની ટર્મ્સ માં વ્યક્ત કરી શકાય છે તો જ્યાં પણ તમે R જુઓ છો ત્યાં તમે R ને 1G દ્વારા બદલો તો તમે કન્ડકટન્સ ની ટર્મ્સ માં પાવર નું મૂલ્ય pviv 2Gi 2G મેળવશો હવે ચાલો આપણે જે સિદ્ધાંત વિશે ચર્ચા કરી હતી તેને વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ લઈએ માની લો કે 30 વોલ્ટ વોલ્ટેજ 5 કિલો ઓહ્મના રેઝિસ્ટર ને આપવામાં આવ્યો છે રેઝિસ્ટર દ્વારા એબ્સોર્બ કરંટ કન્ડકટન્સ અને પાવરની ગણતરી કરો તો અહીં રેઝિસ્ટર ની એક્રોસમા વોલ્ટેજ 30 વોલ્ટ છે તો પછી કરંટ ivR3051036 mA થશે હવે કન્ડકટન્સ શું હશે G1R151030 2mS હવે આપણે રેઝિસ્ટર દ્વારા ડીસીપેટેડ પાવર અથવા એબ્સોર્બ પાવર શોધવાનો પ્રયત્ન કરીએ આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા કોઈપણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો ચાલો pvi લઈએ તેથી જ્યારે તમે v અને i ની વેલ્યુ મૂકો તમને સીધુ પાવરનું મૂલ્ય મળી જશે જે 180 મિલીવોટ છે એ જ રીતે pi2R તેથી કરંટ i ની કિંમત મૂકો તો ફરીથી તમને પાવર ડિસીપેટેડનું સમાન મૂલ્ય મળશે જે 180 મિલીવોટ છે હવે ત્રીજો વિકલ્પ છે કે તમે કન્ડકટન્સ ની સહાયથી ગણતરી કરી શકો છો તે pv2G છે એમાં તમે મૂલ્ય મૂકો તો તમને ફરીથી 180 મિલીવોટનું મૂલ્ય મળશે તો તમે કોઈપણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો જેનો ઉપયોગ તમે પાવર ની ગણતરી માટે કરવા માંગો છો તમને આખરે સમાન મૂલ્ય મળશે ચાલો હવે બીજું એક ઉદાહરણ લઈએ ધારો કે જો 20 sin πt V નો વોલ્ટેજ સોર્સ 5 k રેઝિસ્ટર ને બંને છેડે આપવામાં આવ્યો છે તો તમે રેઝિસ્ટર દ્વારા વહેતો કરંટ અને રેઝિસ્ટર દ્વારા એબ્સોર્બ પાવર ની ગણતરી કેવી રીતે શકશો સરળતથી સૂત્રનો ઉપયોગ કરો ivR20 sin πt 51034sin πt mA હવે પાવર p ની કિંમત ગણતરી કરવા માટે pvi80πt mW હવે આપણે કેપેસિટન્સ નામના અન્ય એલિમેન્ટ્ પર વિચાર કરીએ ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ કે કેપેસિટર શું છે તો કેપેસિટર એ તેના ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં એનર્જી સંગ્રહિત કરવા માટે એક પેસિવ એલિમેન્ટ્ ડિઝાઇન છે તો કેપેસિટરનું નિર્માણ સામાન્ય રીતે ઇન્સ્યુલેટર અથવા ડાઇલેક્ટ્રિક દ્વારા વિભાજિત બે કંડકટીન્ગ પ્લેટ નો ઉપયોગ કરીને કરવામાં આવે છે હવે જ્યારે તમે કેપેસિટરની પ્લેટમાં વોલ્ટેજ v લાગુ કરો છો ત્યારે કેપેસિટરની એક પ્લેટ પર ચાર્જ q જમા થાય છે અને ચાર્જ q કેપેસિટરની બીજી પ્લેટ પર જમા થાય છે તેથી તમે કહી શકો છો કે કેપેસિટર એક એલિમેન્ટ્ છે જે ચાર્જ સંગ્રહ કરે છે હવે સંગ્રહિત ચાર્જનો જથ્થો કેટલો હશે તે સીધા વોલ્ટેજ V ના પ્રપોર્શનલ માં હશે તો એમ કહી શકીએ કે q કે જે સંગ્રહિત ચાર્જ છે તે વોલ્ટેજ V ના સીધા પ્રપોર્શન માં છે હવે તમે બીજો પ્રોપોરશનાલિટી કોન્સ્ટન્ટ આપી શકો છો જેને C કહેવામાં આવે છે તો અહીં C શું છે C એ પ્રોપોરશનાલિટી કોન્સ્ટન્ટ છે જે તે કેપેસિટર ના કેપેસિટેન્સ તરીકે ઓળખાય છે અને qCvથાય છે તો તમે હવે કેપેસિટન્સને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો કેપેસિટન્સને કેપેસિટરની એક પ્લેટ પરના ચાર્જ અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ તફાવત ના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તો અગાઉ આપણે જોયું qCv તો C q ભાગ્યા V હશે જે કેપેસિટરની 1 પ્લેટ પરના ચાર્જ અને બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ તફાવત નો ગુણોત્તર છે હવે તે ફેરાડે માં માપવામાં આવે છે 1 ફેરાડની કિંમત શું છે 1 ફેરાડ કંઈ નથી પરંતુ વોલ્ટ દીઠ 1 કુલમ્બ છે હવે કેપેસિટરનું કેપેસિટન્સ તેના ફિઝિકલ ડાઇમેંશન પર પણ આધારિત છે તો જો તમે કેપેસિટર પ્લેટ જોશો જેમ કે જો તે બે પ્લેટ કેપેસિટર છે તો ક્ષેત્ર A અને પ્લેટ વચ્ચેનું અંતર એ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય નક્કી કરે છે તો તમે કેપેસિટન્સ C કેવી રીતે વ્યાખ્યાયિત કરશો Cϵ Ad જ્યાં A દરેક પ્લેટનું સપાટી ક્ષેત્ર છે d એ પ્લેટ વચ્ચેનું અંતર છે અને તે પ્લેટ વચ્ચેના ડાઇલેક્ટ્રિક ની પેરમીટિવિટી છે જે Fm માં માપવામાં આવે છે ફ્રી સ્પેસ ની પેરમીટિવિટી 8 85 x 10 12 Fm તરીકે આપવામાં આવે છે હવે કેપેસિટરમાં કરંટ વોલ્ટેજ સંબંધ મેળવવા માટે આપણે id qd t સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ જે આપણે આપણા પહેલા લેક્ચરમાં ગણતરી કરી છે અને પછીqCv જે આપણે હમણાં જોયું છે તો જો તમે આ 2 સમીકરણોનો ઉપયોગ કરો તો તમને કરંટ I ની કિંમત મળી શકે છે તો તમારે શું કરવું જોઈએ તમારે સમયના સંદર્ભમાં સમીકરણની બંને બાજુ ડેરિવેટિવ કરવું પડશે તો આ d qd tCd vd t બનશે C એક કોન્સ્ટન્ટ છે તેથી તેનુ વિકલન કરી શકાતુ નથી જો તમે વિકલન કરો તો તે શૂન્ય થઈ જશે તોd qd tCd vd t d qd t શું છે તે કરંટ i છે તો તમે iCd vd t મેળવો છો તો તમે સરળતાથી કેપેસિટર માટે કરંટ i ની કિંમતની ગણતરી કરી શકો છો હવે જો તમને ઇંસ્ટંટેનીઅસ પાવર શોધવા માટે કહેવામાં આવે તો પછી તમારે ફક્ત કરંટ સાથે ગુણાકાર કરવો પડશે જેની તમે v સાથે અગાઉ ગણતરી કરી છે તમને pviCvd vd t મળશે હવે કેપેસિટરમાં સંગ્રહિત એનર્જીની ગણતરી કરવા માટે તમારે આ પાવર ને સમય સાથે ઇન્ટેગ્રેટ કરવુ પડશે તો તમને સંગ્રહિત કુલ એનર્જીનું મૂલ્ય મળશે તો કિંમત શું હશે તમે માઈનસ અનંત થી સમય t પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ પર સુધી ઇન્ટેગ્રેટ કરો જ્યાં તમે સંગ્રહિત એનર્જીનું મૂલ્ય શોધવા માંગતા હોય w ∞tpdτC ∞tvdvddτCv ∞vtvdv12Cv2|vtv ∞ તો તેનો અર્થ એ કે તમારું મૂલ્ય v ∞0 અને જો તમે કોઈ પર્ટિક્યુલર t સમયે vt v ની વેલ્યુ લો તો પછી તમે v તરીકે કહી શકશો તો તમારી કુલ એનર્જીનુ મૂલ્ય w12Cv2q22C તો તે વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ કરીને q અને C ની દ્રષ્ટિએ એનર્જી W નુ મૂલ્ય પણ શોધી શકે છે તો હવે આ સમીકરણ ઇલેક્ટ્રિક ક્ષેત્ર માં સંગ્રહિત એનર્જીને રજૂ કરે છે જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અસ્તિત્વ ધરાવે છે તો આ એનર્જી ફરીથી મેળવી શકાય છે કારણ કે તે એક આદર્શ કેપેસિટર છે તેથી તે એનર્જી જાતે જ ડિસિપેટ નહીં કરે તેથી જ તમે કહી શકો છો કે કેપેસિટર એ તેના ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં એનર્જીને સંગ્રહિત કરવાની ક્ષમતા ધરાવતું એલિમેન્ટ્ છે હવે જ્યારે કેપેસિટર એક્રોસમા વોલ્ટેજ સમયના સંદર્ભમાં બદલાતો નથી ત્યારે કેપેસિટર માથી પસાર થતો કરંટ શૂન્ય હશે તેનો અર્થ એ કે કેપેસિટર DC વોલ્ટેજ માટે ઓપન સર્કિટની જેમ કાર્ય કરે છે હવે 1 ઉદાહરણ લો ચાલો 3pF કેપેસિટર પર સંગ્રહિત ચાર્જની ગણતરી કરીએ તેના એક્રોસમા 20 વોલ્ટ આપવામાં આવેલ છે તમે ફક્ત સૂત્ર q Cv નો ઉપયોગ કરો છો અને તમે તેની કિંમતની ગણતરી કરી શકો છો q310 122060 pC હવે સંગ્રહિત એનર્જી માટે તમે w12Cv212310 12202600pJ નો ઉપયોગ કરશો હવે જો 5 μF કેપેસિટર ની એક્રોસમા વોલ્ટેજ vt10 cos 6000t છે તમે તેનામાંથી પસાર થતા કરંટની ગણતરી કેવી રીતે કરશો તમારે સૂત્રનો ઉપયોગ કરવો પડશે itCdvdt510 6ddt10 cos 6000t 510 6600010 sin 6000t 0 3sin 6000t A હવે જો તમને 2 μF કેપેસિટરના એક્રોસમા વોલ્ટેજ નક્કી કરવાનું કહેવામાં આવે છે જો તેના દ્વારા કરંટ it6e 3000t mA છે માની લો પ્રારંભિક કેપેસિટર વોલ્ટેજ શૂન્ય છે તો પછી શું થશે તમારે કરવું પડશે vt1C0tidtv and v00 v1210 60t6e 3000tdt10 31 e 3000t V હવે ચાલો ત્રીજા એલિમેન્ટ્ પર આવીએ જે ઇન્ડક્ટન્સ છે હવેઇન્ડક્ટર એ એક અન્ય પેસિવ એલિમેન્ટ્ છે જે એનર્જી સંગ્રહિત કરવા માટે ડિઝાઇન કરેલ છે પરંતુ અહીં સંગ્રહિત એનર્જી ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં છે ઇન્ડક્ટરમાં વાહક વાયરના કોઇલ નો સમાવેશ થાય છે અને જ્યારે કરંટ ઇન્ડક્ટરમાંથી પસાર થાય છે ત્યારે તે જોવા મળે છે કે ઇન્ડક્ટરની એક્રોસમા વોલ્ટેજ કરંટના બદલાવના સમય દર સાથે સીધો પ્રમાણસર છે તેથી તેનો અર્થ એ છે કે v ∞d id t તેથી હવે જો તમે તેને સમાનતામાં રૂપાંતરિત કરો vLd id t તો આ પ્રોપોરશનાલિટી કોન્સ્ટન્ટ એ એલિમેન્ટ્નો ઇન્ડક્ટન્સ છે કે જેના એક્રોસમા વોલ્ટેજને માપવામાં આવે છે અને સમયના સંદર્ભમાં કરંટ બદલાતો રહે છે તો vLdidt એ ઇન્ડક્ટરનો ગુણધર્મ છે અને તમે આને રજુ કેવી રીતે કરશો આ કોઇલના રૂપમાં રજૂ થાય છે તો આ સિમ્બોલ તમે સાહિત્યમાં જોશો જે કંઇક ઇન્ડક્ટર માટેના સિમ્બોલ સિવાય બીજું કંઈ નથી હવે ઇન્ડક્ટન્સ એટલે શું ઇન્ડક્ટન્સ એ ગુણધર્મ છે જ્યાં એક ઇન્ડક્ટર દ્વારા તેના દ્વારા વહેતા કરંટના પરિવર્તનનો વિરોધ દર્શાવવામાં આવે છે અને હેનરી માં માપવામાં આવે છે તો 1 હેનરી શું છે 1 હેનરી એમ્પિયર દીઠ 1 વોલ્ટ સેકન્ડ છે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ પણ ફિઝિકલ ડાઇમેંશન પર આધારીત છે તો ધારો કે જો તમારી પાસે કોઇલ છે અને તમને ઇન્ડક્ટન્સનું મૂલ્ય શોધવા માટે પૂછવામાં આવ્યું છે જુઓ કોઇલમાં ક્રોસ સેક્શનલ એરિઆ હશે ધારો કે તે A છે અને લંબાઈ l છે તો આ પ્રકારનાં ઇન્ડક્ટર માટે તમારું ઇન્ડક્ટન્સ મૂલ્ય LN2μAl હશે N એ ટર્ન ની સંખ્યા છે A એ ક્રોસ સેક્શનલ એરિઆ છે l ઇન્ડક્ટર ની લંબાઈ છે અને શું છે ઇન્ડક્ટરના કોરની પરમિઅબીલીટી છે તો આની મદદથી તમે LN2μAl ની કિંમતની ગણતરી કરી શકો છો તો હવે તમે શું લખી શકો છો તમે લખી શકો છો di1Lvdt તો ઇન્ડક્ટરને પહોંચાડાયેલ પાવર શોધવા માટે તમે લખો pviLdidti હવે જો તમને એ પૂછવામાં આવે છે કે એમાં કેટલી એનર્જી સંગ્રહિત છે તો w ∞tpdτL ∞tididdτLi ∞itidi12Li2|iti ∞ હવે પ્રારંભિક સ્થિતિમાં આપણે ધારીશું કે t ∞ એ તે શૂન્ય છે i ∞0 તો છેવટે આપણને શું મળે છે આપણને કુલ સંગ્રહિત એનર્જી w12Li2 મળે છે તો ઉપરનું સમીકરણ ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત કુલ એનર્જીને રજૂ કરે છે તો આપણે કેપેસિટરમાં જે જોયું તેનાથી આ વિરુદ્ધ છે કેપેસિટરમા ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં એનર્જી સંગ્રહિત થાય છે પરંતુ ઇન્ડક્ટર ચુંબકીય ક્ષેત્રમાં એનર્જી સંગ્રહિત કરે છે હવે ઇન્ડક્ટરની એક્રોસમા વોલ્ટેજ શૂન્ય છે તેનો અર્થ એ કે ઇન્ડક્ટર માથી વહેતો કરંટ કોન્સટંટ છે કારણ કે vLdidt v શૂન્ય છે એટલે કરંટના પરિવર્તનનો દર શૂન્ય છે તો ઇન્ડક્ટરની એક્રોસમા વોલ્ટેજ શૂન્ય હશે તે કિસ્સામાં ઇન્ડક્ટર DC માટે શોર્ટ સર્કિટ જેવું કાર્ય કરશે હવે આ ઇન્ડક્ટરનો મહત્વપૂર્ણ ગુણધર્મ એ છે કે તે તે પર્ટિક્યુલર એલિમેન્ટ્ માથી વહેતા કરંટના પ્રવાહના પરિવર્તનનો વિરોધ કરશે તો તેનો અર્થ એ છે કે તમે કહી શકો છો કે ઇન્ડક્ટર માથી વહેતો કરંટ અચાનક બદલી શકતો નથી તેથી આદર્શ ઇન્ડક્ટર જેમ કે આદર્શ કેપેસિટર એનર્જીને ડિસિપેટ કરી શકતા નથી અને તે એનર્જી સંગ્રહિત કરે છે જે પાછળથી પ્રાપ્ત થઈ શકે છે તો ચાલો હવે આપણે 1 ઉદાહરણ લઈએ ધારો કે જો 0 1 H ઇન્ડક્ટર દ્વારા વહેતો કરંટ છે it10te 5t A આપણે તે ઇન્ડક્ટર ની એક્રોસમા વોલ્ટેજ શોધવાની જરૂર છે તો આપણે શું કરીશું આપણે તે સૂત્રનો ઉપયોગ કરીશું જે vLdidt and L0 1 H છે પછી આપણે વિકલન કરીએ ddt10te 5t10e 5tte 5t તો અંતે તમને વોલ્ટેજ શું મળશે v0 1ddt10te 5te 5tt 5e 5t e 5tV હવે જો તમને ઇન્ડક્ટરમાં સંગ્રહિત એનર્જી ની કિંમત શોધવા માટે પૂછવામાં આવે તો તમે કેવળ ફોર્મ્યુલા વાપરો w12Li2120 1100t2e 10t5t2e 10tJ તો આજે આપણે આપણા ઇલેક્ટ્રિકલ સર્કિટના 3 મૂળ એલિમેન્ટ્સ જોયા જે રેઝિસ્ટર ઇન્ડક્ટર અને કેપેસિટર છે તો આપણે આ 3 એલિમેન્ટ્સના ગુણધર્મો પણ જોયા અને ઓહ્મનો નિયમ શું છે તે પણ જોયું તો હવે પછીનાં લેક્ચરમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે તમે સર્કિટનું એનાલિસિસ કરવામાં આ જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરશો તમારો ખૂબ ખૂબ આભાર